આજે હું બિલ્ટ અપ સભ્યોની ડિઝાઇન પ્રક્રિયા વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું બિલ્ટ અપ સભ્યોમાં બે અથવા વધુ રોલ્ડ સ્ટીલ વિભાગનો સમાવેશ થાય છે હકીકતમાં જ્યારે કોઈ લોડ જ્યારે સંકુચિત લોડ ચિત્રમાં આવે છે ત્યારે ક્યારેક લોડ એટલો ભારે હોય છે કે એક જ રોલ વિભાગ એટલો ભાર સહન કરી શકતો નથી કારણ કે રોલ્ડ વિભાગના મહત્તમ કદની મર્યાદા છે તેથી જ્યારે ભાર ખૂબ જ વધી જાય છે ત્યારે અમારે બે અથવા વધુ સંખ્યામાં વિભાગોની બિલ્ટ અપ સેક્શનની સરખામણી કરવી પડી શકે છે આ માત્ર ઊંચા ભારને કારણે જ નથી પણ કેટલીકવાર આપણને બંને દિશામાં સમાન ત્રિજ્યાની જરૂર પડે છે કારણ કે રોલ્ડ સ્ટીલ વિભાગમાં આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે એક દિશામાં ગિરેશનની ત્રિજ્યા બીજી દિશા કરતાં ઘણી વધારે છે તેથી બકલિંગ પહેલા નબળા વિભાગમાં થશે અને પરિણામે સભ્યની લોડ વહન ક્ષમતા સભ્ય એટલે કે સ્ટીલ રોલ્ડ સેક્શન મેમ્બર ચોક્કસ દિશા વિશે ઓછું હશે તેને રોકવા માટે કે સામાન્ય રીતે અમે બિલ્ટ અપ સેક્શન પ્રદાન કરીએ છીએ જ્યાં ઉચ્ચ ત્રિજ્યા હોય જીરેશન બંને દિશામાં પ્રાપ્ત કરી શકાય છે અને તે રીતે આપણે આવા પ્રકારના બિલ્ટ અપ સભ્યો આપીને લોડ વહન ક્ષમતા વધારી શકીએ છીએ હવે કારણ પર આવીએ છીએ કારણ કે મેં કહ્યું હતું કે એક એ છે કે બિલ્ટ અપ સેક્શન મોટો ક્રોસ સેક્શનલ વિસ્તાર પૂરો પાડે છે જે સિંગલ રોલ્ડ સ્ટીલ સેક્શન દ્વારા સજ્જ કરી શકાતો નથી પછી બિલ્ટ અપ વિભાગ ખાસ આકાર અને ઊંડાઈ પ્રદાન કરે છે વિશિષ્ટ આકાર અને ઊંડાઈએ વિવિધ સભ્યો વચ્ચે જોડાણને સરળ બનાવ્યું અને બીજી મહત્વની બાબત એ છે કે બિલ્ટ અપ સેક્શન બે દિશામાં પૂરતી મોટી ત્રિજ્યા પ્રદાન કરે છે તેથી અમે સામાન્ય રીતે બિલ્ટ અપ સભ્યોને પસંદ કરીએ છીએ જ્યારે કૉલમની લાંબી લંબાઈ અને વધુ ભાર સાથે ઉદાહરણ તરીકે કહો કે જો આપણે ચેનલ વિભાગને કમ્પ્રેશન સભ્ય તરીકે માનીએ તો આપણે જાણીએ છીએ કે શું આ zz છે અને જો આ yy અક્ષ છે જો આપણે ધ્યાનમાં લઈએ તો Izz Iyy કરતાં ઘણો ઊંચો છે અથવા rzz કરતાં ઘણો ઊંચો છે ryy તેથી y y અક્ષ વિશે બકલિંગની શક્યતા લગભગ z z અક્ષ કરતાં ઘણી વહેલી હશે તેથી જો આપણે બિલ્ટ અપ મેમ્બર પ્રદાન કરીએ તો આપણે શું કરી શકીએ આપણે અન્ય સભ્ય આપીને અને ચોક્કસ અંતર આપીને જીરેશનની ત્રિજ્યા વધારી શકીએ છીએ તેથી જો આપણે તેમ કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે વિભાગનો નવો Iyy વધુ ઊંચો થઈ જશે અને બિલ્ટ અપ મેમ્બર અમે સામાન્ય રીતે એવી રીતે પ્રદાન કરીએ છીએ કે Izz Iyy બની જાય છે એટલે કે અમે બે સભ્યો વચ્ચેના અંતરને એટલી હદે બદલીશું કે જ્યારે Izz Iyy બની જશે ત્યાં સુધી આપણે બદલાઈશું અથવા rzz ryy બની જશે તો આ રીતે અમે બિલ્ટ અપ મેમ્બરનું રૂપરેખાંકન પ્રદાન કરીએ છીએ હવે બિલ્ટ અપ મેમ્બરના ઉદાહરણો જો આપણે જોઈએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે 4 એન્ગલ સેક્શન 4 એન્ગલ સેક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ અને ચોક્કસ ટાઈ પ્લેટનો ઉપયોગ કરીને બોક્સ પ્રકારનો ક્રોસ સેક્શન બનાવી શકીએ છીએ જેને સામાન્ય રીતે લેસિંગ અથવા બેટનિંગ કહેવામાં આવે છે હું પછી આવીશ તો આ એક ઉદાહરણ છે જ્યાં આપણે વિભાગના Ixx અને Iyy ને વધારવા માટે બિલ્ટ અપ સેક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ અન્ય એક અલગ પ્રકારના બિલ્ટ અપ સભ્યોનો ઉપયોગ કરવામાં આવે છે અન્ય એક ઉદાહરણ એ છે કે જ્યારે બે ચેનલ વિભાગો પાછળ પાછળ મૂકવામાં આવે છે ત્યારે બિલ્ટ અપ સભ્યોનો અર્થ પણ લેસિંગ અથવા બેટનિંગ સભ્ય સાથે જોડાયેલ છે તેથી આ એક ઉદાહરણ છે આગળ ચેનલ વિભાગ છે જ્યારે આ રીતે રૂબરૂ મળીને પણ અમે બિલ્ટ અપ સભ્ય પ્રદાન કરી શકીએ છીએ પછી હું જરૂરિયાત મુજબ ટોચ પર ચેનલ વિભાગ સાથે વિભાગ કરું છું કેટલીકવાર અમને જરૂરિયાત દેખાય છે અને તે જરૂરિયાત અનુસાર અમારે ટોચ પર ચેનલ વિભાગ સાથે તે I વિભાગ પ્રદાન કરવો પડી શકે છે કેટલીકવાર લોડનો સામનો કરવા માટે બે I વિભાગો પ્રદાન કરવામાં આવે છે કેટલીકવાર પ્લેટ ગર્ડરની જગ્યાએ આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે I વિભાગો વધારાની પ્લેટો સાથે પ્રદાન કરવામાં આવે છે તેથી જરૂરિયાત મુજબ નંબર પ્લેટ ઉમેરવામાં આવે છે અને આ રીતે અમે સભ્યની લોડ વહન ક્ષમતા વધારીએ છીએ સામાન્ય રીતે I વિભાગ પ્લેટ ગર્ડર સાથેનો અર્થ પ્લેટો સાથે અમે સામાન્ય રીતે પ્રદાન કરીએ છીએ જ્યારે સભ્યની બેન્ડિંગ મોમેન્ટ ઊંચી બની જાય છે તેનો અર્થ એ છે કે જ્યારે કોઈ સભ્ય ફ્લેક્સરલ એક્શન હેઠળ હોય ત્યારે બેન્ડિંગ સ્ટ્રેસને કારણે સિંગલ I સેક્શન આટલો ભાર ઉઠાવવામાં સક્ષમ ન હોય તેથી તે કિસ્સામાં અમારે જરૂરિયાત મુજબ વધારાની પ્લેટો પ્રદાન કરવી પડી શકે છે તો આ બીજા પ્રકારનો અર્થ છે બિલ્ટ અપ સભ્યનું બીજું ઉદાહરણ આ બિલ્ટ અપ મેમ્બરનો બીજો પ્રકાર છે જેમાં 4 એંગલ હોય છે જેને સ્ટાર એન્ગલ કહેવામાં આવે છે હવે બિલ્ટ અપ કમ્પ્રેશન મેમ્બરની ડિઝાઈન પર આવી રહ્યા છીએ તો હવે જો આપણે બિલ્ટ અપ કમ્પ્રેશન મેમ્બરની તે ડિઝાઈન જોઈએ છીએ તો પહેલા સ્ટેપ્સ આપીએ છીએ જે અમે અસરકારક લંબાઈ શોધીએ છીએ પગલું 1 આપણે શું કરીએ છીએ તે એ છે કે આપણે વાસ્તવિક લંબાઈ અને અંતિમ શરતમાંથી અસરકારક લંબાઈ શોધીએ છીએ જેનો અર્થ છે કે આપણે વાસ્તવિક લંબાઈમાંથી શોધી શકીએ છીએ અને તે પહેલાથી અંતિમ શરત આપણે શોધીશું કે અસરકારક લંબાઈ શું છે પછી આપણે સામાન્ય રીતે બિલ્ટ અપ સેક્શન માટે 30 થી 60 તરીકે સ્લેન્ડરનેસ રેશિયો લેમ્બડાનું ચોક્કસ મૂલ્ય ધારીએ છીએ સામાન્ય રીતે આપણે લેમ્બડાનું ઓછું મૂલ્ય ગણીએ છીએ કારણ કે બિલ્ટ અપ સેક્શનને કારણે ગિરેશનની ત્રિજ્યા ઘણી વધારે છે અને તેથી પાતળો ગુણોત્તર આપણે ખૂબ ઓછો ગણી શકીએ છીએ એટલે કે તે 30 થી 60 સુધી હોઈ શકે છે જે પર્યાપ્ત હશે પછી પગલું 3 માં આપણે કોષ્ટક 9C માંથી સંકુચિત તણાવ fcd શોધી કાઢીએ છીએ કારણ કે બિલ્ટ અપ મેમ્બર માટે બકલિંગ ક્લાસ C છે તેથી આપણે ટેબલ C નો ઉપયોગ કરી શકીએ છીએ અને ટેબલ C ને અનુરૂપ લેમ્બડાના ચોક્કસ મૂલ્ય માટે આપણે જે પણ વિચારીએ છીએ તે શોધી શકીએ છીએ સ્ટીલના આપેલ ગ્રેડ માટે fcd મૂલ્ય તેથી એકવાર આપણે fcd મૂલ્ય મેળવી લઈએ અમે જરૂરી વિસ્તાર A શોધી શકીએ છીએ જે fcd દ્વારા P છે જ્યાં P એ અક્ષીય સંકોચન બળ છે જે સભ્ય પર કાર્ય કરે છે તેથી એકવાર અમને સંકુચિત સભ્યનો વિસ્તાર મળી જાય પછી અમે જરૂરિયાત મુજબ બિલ્ટ અપ વિભાગ પસંદ કરી શકીએ છીએ તે ચેનલ વિભાગ બેક ટુ બેક હોઈ શકે છે તે ચેનલ વિભાગ સામ સામે હોઈ શકે છે તે I વિભાગ હોઈ શકે છે જરૂરિયાત મુજબ આપણે નક્કી કરવાનું છે કે આપણે કયા પ્રકારના વિભાગો આપવા જઈ રહ્યા છીએ અને શું વ્યવસ્થા છે તેથી તે મુજબ આપણે જરૂરી ક્ષેત્રફળ શોધીશું એટલે કે આપણે તે ગણવામાં આવેલ વિભાગમાંથી વિસ્તાર શોધીશું અને પછી આપણે વિભાગને એવી રીતે ગોઠવીશું કે જો આપણે બે ચેનલ વિભાગનો બે પાછળ પાછળ ઉપયોગ કરીએ તો આપણે વિભાગને ગોઠવીશું એવી રીતે કે Ixx અથવા Izz Iyy બને જેથી આપણે S ની કિંમત શોધી શકીએ S એ બે વિભાગ વચ્ચેનું અંતર છે તો અહીં આપણું કામ S ની કિંમત એવી રીતે શોધવાનું છે કે Izz Iyy બની જશે એકવાર આ મળી જાય તો આપણે r લઘુત્તમ મૂલ્ય શોધી શકીએ છીએ જે વ્યવહારીક રીતે વધુ કે ઓછા સમાન rzz અને ryy હશે તેથી r ના લઘુત્તમ મૂલ્યથી gyration ની ત્રિજ્યામાંથી આપણે lambda ની પાતળી ગુણોત્તરની ગણતરી કરી શકીએ છીએ જે le બાય r છે તેથી પાતળી ગુણોત્તરમાંથી આપણે ફરીથી કોષ્ટક 9C પર પાછા જઈ શકીએ છીએ અને આપણે ચોક્કસ લેમ્બડા અને સ્ટીલના ગ્રેડને અનુરૂપ fcd નું મૂલ્ય શોધી શકીએ છીએ બરાબર તેથી એકવાર અમે fcd મૂલ્ય મેળવીએ છીએ અમે ડિઝાઇન સંકુચિત શક્તિ Pd શોધી શકીએ છીએ જે Fcd માં Ae દ્વારા Ae છે તેથી ડિઝાઇન સંકુચિત શક્તિ આપણે શોધી શકીએ છીએ અને જો આપણે જોઈએ કે ડિઝાઇન સંકુચિત શક્તિ બાહ્ય રીતે કાર્ય કરતી અક્ષીય સંકુચિત શક્તિ કરતાં વધુ છે તો તે ઠીક છે અન્યથા આપણે ઉચ્ચ વિભાગમાં જઈ શકીએ છીએ અને અમે પગલું 5 થી પગલું 7 સુધી પુનરાવર્તન કરી શકીએ છીએ તેનો અર્થ એ કે જો આપણે જોઈએ કે ડિઝાઇનની મજબૂતાઈ વાસ્તવિક લોડ કરતા ઓછી છે તો આપણે આગળના ઉચ્ચ વિભાગમાં જવું પડશે અને આપણે પગલાંઓનું પુનરાવર્તન કરવું પડશે જેથી કરીને આપણને Pડી P કરતાં વધુ મળે અને પછી આપણે રોકી શકીએ તો આ રીતે આપણે સભ્યના વિભાગનું કદ શોધી શકીએ છીએ અને પછી આપણે વિભાગની ગોઠવણીના માધ્યમનું વિતરણ શોધી શકીએ છીએ કે બે સભ્યો વચ્ચેનું અંતર શું હશે બિલ્ટ અપ વિભાગમાં આ શું છે અમે તે પછી કરીએ છીએ અમે લેસિંગ સિસ્ટમ અથવા બેટન સિસ્ટમની રચના કરવી પડશે જે રીતે અમે પ્રદાન કરીએ છીએ કારણ કે અમે જે લંબાઇ સાથે લેસિંગ સિસ્ટમ અથવા બેટન સિસ્ટમ આપીએ છીએ તે સભ્યોને યોગ્ય રીતે કમ્પ્રેશન સભ્યોને બાંધી શકાય છે જેથી સભ્યો બિલ્ટ અપ ડિસકમ્પ્રેસન સભ્ય બની જાય સભ્યો એકબીજાના સમાંતર બને છે તેની સમગ્ર લંબાઈમાં સમાન અંતર હોય છે અને સભ્યમાં આવતા બળનો અર્થ સમાન રીતે થાય છે એટલે સમાનરૂપે વિતરિત થાય છે તેથી આપણે આ કરીશું હવે આપણે એક ઉદાહરણ જોઈશું જેના દ્વારા આપણે સમજી શકીશું કે બિલ્ટ અપ સેક્શન કેવી રીતે ડિઝાઇન કરવું ઉદાહરણ તરીકે કહો કે આ કિસ્સામાં અમારે 1000 કિલોન્યુટનના ફેક્ટરેડ લોડને વહન કરવા માટે 10 5 મીટર લાંબા કોલમ લેસ્ડ કૉલમ ડિઝાઇન કરવી પડશે કૉલમ સ્થિતિમાં સંયમિત છે પરંતુ બંને છેડે દિશામાં નથી હવે એવું કહેવામાં આવ્યું છે કે 2 ચેનલ વિભાગનો ઉપયોગ કરો કારણ કે અમારી પાસે ઘણા બધા વિકલ્પો છે અમે I વિભાગનો ઉપયોગ કરી શકીએ છીએ અમે એંગલ વિભાગનો ઉપયોગ કરી શકીએ છીએ અને એ પણ કહેવામાં આવ્યું છે કે 2 ચેનલ વિભાગનો ઉપયોગ કરો જ્યાં સુધી તે કહેવામાં ન આવે તો અમે કરી શકીએ છીએ રૂબરૂ પણ વાપરો અથવા અન્ય રીતે આપણે ઉપયોગ કરી શકીએ તેથી આ અવરોધો આપવામાં આવ્યા છે કે આપણે ચેનલ વિભાગ અને બેક ટુ બેકનો ઉપયોગ કરવો પડશે તો આપણે અહીં શું કરવાની જરૂર છે તે એ છે કે આપણે એ શોધવાનું છે કે ચેનલના સેક્શનનું કદ શું છે અને આ 2 ચેનલ સેક્શન એટલે કે S વચ્ચેનું અંતર શું હશે આ 2 ચેનલ સેક્શન વચ્ચેનું અંતર આ આપણે શોધવાનું છે તે લેસિંગ ડિઝાઇન પછીની ક્ષણે અમે પછીથી કરીશું તેથી આ કરવા માટે આપણે પગલાંઓ મુજબ શું કરીશું તે આપણે પહેલા જાણી શકીશું કે અસરકારક લંબાઈ શું છે અને પછી લેમ્બડાની જરૂરિયાત મુજબ અંદાજિત ક્ષેત્રફળ શું હશે તેથી આ તે છે જે આપણે પ્રયત્ન કરીશું શોધવા માટે તો આપેલ સમસ્યામાંથી પ્રથમ આપણે જાણી શકીએ છીએ કે અસરકારક લંબાઈ 1 થી 10 5 છે જે 10 5 મીટર છે બરાબર તેથી તે અહીં બતાવી શકાય છે કે તે અસરકારક લંબાઈ આપણે 1 થી 10 5 તરીકે શોધી શકીએ છીએ જે 10 5 મીટર છે અને આપણે 30 થી 50 અથવા 60 તરીકે અમુક લેમ્બડાને ધ્યાનમાં લઈ શકીએ છીએ અથવા સીધા આપણે કેટલાક સંકુચિત તાણ ડિઝાઇન અક્ષીય સંકુચિત તાણને પણ ધ્યાનમાં લઈ શકીએ છીએ અમે ધારી શકીએ છીએ સ્ટેપ્સમાં મેં બતાવ્યું છે કે આપણે અમુક લેમ્બડા વેલ્યુ ધારી શકીએ છીએ અને પછી આપણે fcd વેલ્યુ શોધી શકીએ છીએ પણ સીધું પણ આપણે અમુક fcd મૂલ્ય ધારણ કરી શકીએ છીએ અને જરૂરી વિસ્તાર શોધી શકીએ છીએ તેથી જો આપણે અમુક fcd મૂલ્ય ધારી લઈએ તો ઉદાહરણ તરીકે આ કિસ્સામાં 150 MPa તો જરૂરી વિસ્તાર A 1000 કિલોન્યુટન ભાગાકાર 150 હશે જે આ 6666 67 મિલીમીટર ચોરસ હશે તેથી આ વિસ્તારને સમાવવા માટે અમારે ISMC 250 થી ISMC 250 પ્રદાન કરવાની જરૂર છે તેથી જો આપણે 2 ISMC 250 પ્રદાન કરીએ તો ચાલો જોઈએ કે સંયુક્ત વિસ્તાર અને તેની મિલકતો શું હશે તેથી જો આપણે જોઈએ કે અહીં સંબંધિત ગુણધર્મો આપવામાં આવી છે કે એક ISMC 250 માટેનો વિસ્તાર 3867 મિલીમીટર ચોરસ છે ry 23 8 છે અને rz 99 છે તો અહીં તમે જુઓ છો કે rz એ ry કરતાં ઘણો મોટો છે તેથી જો આપણે સિંગલ સેક્શનનો ઉપયોગ કરીએ તો તે નબળા અક્ષ જે y y અક્ષ છે તેના વિશે બકલ કરશે તેથી પ્રતિકાર કરવા માટે અમે 2 વિભાગનો ઉપયોગ કરીએ છીએ ખરું હવે આ ચેનલના ફ્લેંજની જાડાઈ 14 1 છે જે ગણતરી માટે જરૂરી છે પછી Izz અને Iyy પણ SP 6 માં આપવામાં આવે છે જેમાંથી તે લેવામાં આવ્યું છે પછી Cyy છે 23 પોઈન્ટ 23 મિલીમીટર Cyy એટલે Cg અંતર અને b ફ્લેંજની પહોળાઈ 80 મીમી છે તેથી પ્રદાન કરેલ ક્ષેત્રફળ 7734 મિલીમીટર ચોરસ હશે અમને 6667 મિલીમીટર ચોરસ અર્થની જરૂર છે જે ધારણાઓ અનુસાર અમે આ સાથે પ્રયાસ કરી શકીએ છીએ તેથી અમે આ વિભાગમાંથી થોડો વધારે પ્રયાસ કરી રહ્યા છીએ અને તે છે 7734 હવે જો આપણે પાતળો ગુણોત્તર ગણવાનો પ્રયત્ન કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે L બાય rz આ એક હશે શા માટે આપણે L ની ગણતરી કરીએ છીએ કારણ કે rz જો આપણે જોઈએ કે જ્યારે 2 ચેનલ સેક્શન મૂકવામાં આવે છે ત્યારે બેક ટુ બેક કહે છે તો આ rz વધશે નહીં rz રહેશે rz સ્થિર રહેશે આ વધારી શકાશે નહીં જે સમાન હશે પરંતુ આપણે ry ને વધારી શકીએ છીએ ry ને વધારી શકાશે ry એ એકદમ ઓછું હતું જે સંયુક્ત વિભાગ માટે rzz સુધી વધારી શકાય છે તેથી ry નો અર્થ એવો થાય છે કે આ 2 વિભાગોની જગ્યા એવી હશે કે ryy rzz બની જશે અને જેમ આપણે S ના ફેરફાર દ્વારા આ ચોક્કસ વિભાગ માટે rzz ની કિંમતમાં વધારો કરી શકાતો નથી તેથી આપણે પહેલા rzz મૂલ્ય અને પછી પાતળી ગુણોત્તર મૂલ્યની ગણતરી કરીએ છીએ અને પછી અમે ડિઝાઇન સંકુચિત તણાવ શોધીશું તેથી કલમ 7 1 5 મુજબ જો લેસિંગ મેમ્બરનો ઉપયોગ કરવામાં આવે તો તેનો પાતળો ગુણોત્તર 5 ટકા વધે છે તેથી જો આપણે 5 ટકા વધારો કરીએ તો પાતળો ગુણોત્તર 110 આવે છે જે 180 કરતા ઓછો છે તેથી આ બરાબર છે એટલે પાતળો ગુણોત્તર બિંદુ પરથી જુઓ સભ્ય સારું છે તો પછી આ પાતળી ગુણોત્તર માટે આપણે શું કરી શકીએ અને આ કેસ માટે સ્ટીલના ચોક્કસ ગ્રેડ માટે આ fy છે તે 250 MPa અને બકલિંગ ક્લાસ c બરાબર છે કારણ કે તે બિલ્ટ અપ સેક્શન છે આપણે fcd મૂલ્યની કિંમત શોધી શકીએ છીએ આપણે કોષ્ટક 9C પરથી શોધી શકીએ છીએ અને કોષ્ટક 9Cમાં 110 માટે fcd મૂલ્ય 94 6 છે અને 120 માટે fcd મૂલ્ય 83 તેથી ઇન્ટરપોલેશન દ્વારા આપણે 110 91 માટે fcd મૂલ્ય શોધી શકીએ છીએ જે 93 61 આવે છે તેથી ભાર વહન કરવાની ક્ષમતા અમે શોધી શકીએ છીએ કે સંયુક્ત વિભાગનો વિસ્તાર fcd મૂલ્યમાં કયો હશે જે 723 98 કિલોન્યૂટન આવે છે અને આ 1000 કિલોન્યૂટન કરતાં ઓછો છે એટલે કે તે સુરક્ષિત નથી કારણ કે ડિઝાઇનની મજબૂતાઈ Pd અમને આ મૂલ્ય મળી રહ્યું છે અને કૉલમ પર આવતા અક્ષીય સંકુચિત સંકોચન બળ 1000 કિલોન્યુટન છે તેથી અમે જે પણ વિભાગ પસંદ કર્યો છે તે સુરક્ષિત નથી તો આપણે શું કરવાની જરૂર છે આપણે બીજા વિભાગ સાથે પ્રયાસ કરવો પડશે અન્ય વિભાગનો અર્થ છે કે આગળનો ઉચ્ચ વિભાગ આપણે અજમાવી શકીએ તેથી આગળનો ઉચ્ચ વિભાગ ISMC 300 છે તેથી જો આપણે ISMC 300 પસંદ કરીએ તો આપણે વિભાગના સંબંધિત ગુણધર્મો જોઈ શકીએ છીએ કારણ કે વ્યક્તિગત વિભાગનો ક્રોસ વિભાગીય વિસ્તાર આ છે ryy આ છે rzz આ છે યાદ રાખો કે rzz થી વધી રહ્યું છે પહેલાની A પણ વધી રહી છે તેથી લોડ વહન ક્ષમતા ચોક્કસપણે વધશે પછી Izz આ છે Iyy આ છે અને Cyy b SP 6 ના કોષ્ટક 2 માંથી આપણે આ તરીકે શોધી શકીએ છીએ હવે સંયુક્ત વિભાગનું ક્ષેત્રફળ વ્યક્તિગત વિભાગના ક્ષેત્રફળમાં 2 થશે જે 9128 મિલીમીટર ચોરસ બનશે તેથી વિભાગનો પાતળો ગુણોત્તર rzz દ્વારા L બનશે જે 88 91 બની રહ્યો છે બરાબર તેથી પાતળો ગુણોત્તર 88 91 આવી રહ્યો છે અને અસરકારક પાતળો ગુણોત્તર મૂળ કરતાં 5 ટકા વધુ હશે તેથી તે 93 35 બની રહ્યો છે અને આ 180 કરતાં ઓછો છે તેથી પાતળો ગુણોત્તર દૃષ્ટિકોણથી પસંદ કરેલ વિભાગ ઠીક છે બરાબર છે તેથી અસરકારક પાતળો ગુણોત્તર આપણે શોધી શકીએ છીએ હવે એકવાર અમે અસરકારક પાતળો ગુણોત્તર શોધી કાઢીએ તો અમે fcd મૂલ્ય શોધી શકીએ છીએ જે IS 800 2007 કોષ્ટક 9c કોષ્ટક 9c માંથી બકલિંગ વર્ગ c માટે છે અને fy બરાબર 250 માટે fcd મૂલ્ય 121 તરીકે આપવામાં આવે છે લેમ્બડા માટે 90 બરાબર છે અને લેમ્બડા માટે 107 બરાબર 100 છે તેથી ઇન્ટરપોલેશન દ્વારા આપણે fcd મૂલ્ય 116 31 MPa તરીકે શોધી શકીએ છીએ બરાબર હવે આપણે લોડ વહન ક્ષમતા શોધી શકીએ છીએ તે fcd મૂલ્યમાં વિભાગના સંયુક્ત વિભાગનો વિસ્તાર હશે તેથી જો આપણે સંયુક્ત વિભાગના ક્રોસ સેક્શનના ક્ષેત્રફળને ડિઝાઇન કોમ્પ્રેસિવ સ્ટ્રેસ 116 31 માં મૂકીએ તો આપણે 1061 68 કિલોન્યુટન તરીકે લોડ શોધી શકીએ છીએ જે 1000 કિલોન્યુટન કરતાં વધુ છે તેથી આપણે જે વિભાગ પસંદ કર્યો છે તે બરાબર છે બરાબર છે તેથી અમે બે ચેનલ સેક્શન બેક ટુ બેક આપી શકીએ છીએ અને ચેનલ સેક્શન એ સેક્શન હશે જે અમે ISMC 300 પસંદ કર્યું છે હવે પછીનો પ્રશ્ન એ છે કે આ બે ચેનલનું અંતર કેટલું હશે તેથી મેં કહ્યું તેમ દરેક દિશામાંથી સમાન તાકાતના આધારે અંતર નક્કી કરવામાં આવશે હવે આપણે જોયું કે Ixx અથવા Izz વધારી શકાતું નથી એટલે કે rzz વધારી શકાતું નથી તેથી rzz ના સંદર્ભમાં મહત્તમ તાકાત પ્રાપ્ત કરી શકાય છે મહત્તમ તાકાત rzz ના સંદર્ભમાં પ્રાપ્ત કરી શકાય છે તો આ તરફ આવતા જો આપણે અહીં જોઈએ કે જો આપણી પાસે બે વિભાગ છે તો હવે અહીં Izz હશે 2 માં Iz વ્યક્તિગત Iz અને A સંયુક્ત A એ 2 માં A ડેશ હશે બરાબર તેથી r એ સંયુક્ત r હશે મૂળભૂત રીતે 2A ડૅશ દ્વારા 2Iz ડૅશ હશે કારણ કે I બાય r તેથી આ A ડૅશ દ્વારા Iz ડૅશ બની રહ્યું છે જે rzz ડેશ છે આ વ્યક્તિગત વિભાગની ગિરેશનની ત્રિજ્યા છે તેનો અર્થ એ છે કે વ્યક્તિગત વિભાગની ગિરેશનની ત્રિજ્યા જો તે r ડેશ zz છે તો આ સંયુક્ત વિભાગની gyrationની ત્રિજ્યા પણ rzz બની જશે બરાબર તેથી rzz નું મૂલ્ય વધારવાનો કોઈ અવકાશ નથી એટલે કે gyrationની આ ત્રિજ્યા વડે મહત્તમ શક્તિ પ્રાપ્ત કરી શકાય છે હવે Iyy ના gyration ની ત્રિજ્યા એટલે y y વિશે શું હશે તે આપણે શોધવાનું છે બરાબર હવે yy વિશે gyration ની ત્રિજ્યા હશે અમે એવી રીતે બનાવીશું કે તે rzz કરતાં વધુ અથવા બરાબર હશે એટલે કે નબળા વિભાગ જે yy વિશે yy હતો જે ચોક્કસ અંતરના ઉપયોગ દ્વારા વધારી શકાય છે અને ryy ને rzz સુધી વધારી શકાય છે તેથી ryy બદલાય છે અને તે અંતરના વધારા દ્વારા વધારી શકાય છે અને તેથી અંતર શું હશે તેથી અંતર આપણે શોધી શકીએ છીએ કે શું આપણે સંયુક્ત વિભાગના Iyy અને સંયુક્ત વિભાગના Izz ને સમાન બનાવીએ છીએ તો સંયુક્ત વિભાગનો Izz 2Izz હશે અને સંયુક્ત વિભાગનો Iyy એ Iyy વત્તા A હશે જો આ S છે તો S બાય 2 વત્તા Cyy ચોરસ બરાબર કારણ કે Iyy અમે આમાંથી શોધી શક્યા છીએ અને અમે સ્થાનાંતરિત કરી રહ્યા છીએ આ Ar ચોરસ આથી જો આપણે વેલ્યુ મૂકીએ તો આપણે Izz ને 6362 6 ની 10 માં ઘાત 4 માં મૂકીને S ની કિંમત શોધી શકીએ છીએ અને Iyy મૂલ્ય 310 8 માં 10 માં ઘાત 4 વત્તા Ar ચોરસ 4564 માં S બાય 2 વત્તા 23 આ Cg અંતર છે તેથી આમાંથી હું S ની કિંમત 183 1 તરીકે શોધી શકું છું એટલે કે જો હું S ને બે વિભાગ વચ્ચે 183 1 તરીકે અંતર રાખું તો સમાન તાકાત મેળવી શકાય છે તેથી અમે કહી શકીએ કે S બરાબર છે થોડું ઊંચું કહો 184 એટલે કે ryy rz કરતાં થોડું વધારે છે ખરું તેથી આ બે સભ્યો વચ્ચેનું અંતર 184 હોવું જોઈએ આ અમે આ સ્લાઇડમાં ગણતરી કરી છે તેથી આ બે સભ્ય વચ્ચેનું અંતર 184 થશે અને ISMC 300 વિભાગનો ઉપયોગ કરવામાં આવશે તો આજના લેક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ કે બિલ્ટ અપ સેક્શનની ડિઝાઇન સ્ટેપ્સ ડિઝાઇન પ્રક્રિયા અને એક વર્કઆઉટ ઉદાહરણ બિલ્ટ અપ સેક્શન ડિઝાઇન કરવાની પ્રક્રિયાને દર્શાવવા માટે કરવામાં આવ્યું છે આ ઉદાહરણમાં આપણે સેક્શન સાઈઝની ગણતરી સુધી સીમિત રાખ્યું છે એટલે કે સેક્શન સાઈઝ અને બે સેક્શન વચ્ચેના અંતરનું અંતર શું હશે આ સુધી આપણે આજે ચર્ચા કરી છે બીજા દિવસે અમે લેસિંગ સભ્ય વિશે ચર્ચા કરીશું આભાર